તેથી ઇજનેરી ગણિતશાસ્ત્ર 1 પરના વ્યાખ્યાનમાં પાછા આવો અને આ વ્યાખ્યાન નંબર 25 છે અને આજે આપણે કેટલાક વિશેષ બીટા અને ગામા ફંક્શન વિશે વાત કરીશું જે આ ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ ના વર્ગમાં આવે છે તેથી મુખ્યત્વે આપણે ફરીથી આવા વિશિષ્ટ ફંક્શન ના કન્વર્જન્સ ની ચર્ચા કરીશું જે ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ છે તેથી પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે ખૂબ ઉપયોગી તુલનાત્મક કસોટી જોયું છે તેથી ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે f અને g ફંક્શન છે જે આ ઇનક્વાલીટી ને સંતોષે છે કે fx એ નોન નેગેટીવ છે તો કોઈપણ સમયે f ની બધી વેલ્યુઅહીં પ્રકાર 1 ના ઈમપ્રોપર ઇન્ટિગલ ના કિસ્સામાં ax≤b∞ છે તેથી આપણી પાસે આ ઇનક્વાલીટી છે જે fx નોન નેગેટીવ વેલ્યુ લે છે અને આ gx પણ આપેલ બધી રેન્જ માટે f કરતા વધારે મોટા વેલ્યુ લઈ રહ્યું છે અને તે કિસ્સામાં આપણે તેના f અને g ના આ રેશીયો ની ગણતરી કરીશું અને આ રેશીયો ની લિમિટ ના આધારે તમે નિષ્કર્ષ કાઢી શકશો કે શું f આપેલ ઈન્ટિગ્રલ g ના કન્વર્જન્સ માટે કન્વર્ઝ થાય છે કે કેમ અથવા અન્ય રીતે રાઉન્ડ તેથી અહીં આપણે બંને કિસ્સાઓ પ્રકાર 1 ના ઈન્ટિગ્રલ તેમજ પ્રકાર 2 ના ઈન્ટિગ્રલ પર વિચારણા કરી રહ્યા છીએ તો પ્રકાર 1 ના ઇન્ટિગલ માટે આપણ ને ઇન્ફિનિટી હોવાને કારણે સમસ્યા થાય છે જ્યાં ઇન્ટિગ્રેન્ડ બાઉન્ડેડ છે પ્રકાર 2 ઇન્ટિગલ માં આપણી પાસે આ a અને b વચ્ચે ક્યાંક અનબાઉન્ડેડ ફંક્શન છે તેથી આપણે અહીં બંનેને એક સાથે ધ્યાનમાં લઈએ છીએ તેથી પ્રકાર 1 ના ઈમપ્રોપર ઇન્ટિગલ ના કિસ્સામાં તમે આ લિમિટ ને x→∞ તરીકે લેશો પ્રકાર 2 ના ઇન્ટિગલ કિસ્સામાં આપણે આ લિમિટ ને x→a તરીકે ધ્યાનમાં લઈશું તેથી અહીં આ લિમિટ ને આધારે જો આ k≠0 તે કિસ્સામાં બંને ઇન્ટિગ્રેલ્સ ઈન્ટિગ્રલ abfxdx અને બીજો એક abgxdx તે બંને એકસરખા વર્તશે આ નિષ્કર્ષ હતું અને ત્યાં બીજું સમાવેશ ફોર્મ હતું કે જો k 0 અને abgxdx કન્વર્ઝ થાય તો પછીabfxdx કન્વર્ઝ થાય છે તેથી તે કિસ્સામાં જો તે ઈન્ટિગ્રલ થાય તો બીજાને પણ કન્વર્ઝ કરશે અને આપણી પાસે પણ પરિણામ આપ્યું હતું કે જો આ k∞ તે કિસ્સામાં જો અન્ય એક abgxdx ઈન્ટિગ્રલ આ વિચલન થાય છે તે કિસ્સામાં આપણે આ નિષ્કર્ષ પણ લઈ શકીએ છીએ કે આ abfxdx નું પણ વિચલન થાય છે તેથી આ સંસાધનો ના આધારે કેટલાક કન્વર્ઝન પર આપણે બે વિશેષ ફંકશન ના કન્વર્ઝન ને સાબિત કરીશું જે બીટા અને ગામા ફંકશન છે તેથી પ્રથમ હું તે ફંકશન શું છે તે વ્યાખ્યાયિત કરીશ તેથી તે પહેલાં આપણે પાછલા વ્યાખ્યાનથી ફરીથી આ કસોટી ઇન્ટિગ્રેલ્સ ની પણ જરૂર છે અને ત્યાં આપણે આ બે પ્રકારનાં ઈન્ટિગ્રલ જોયા છે જ્યારે આપણે પ્રકાર 2 ઇન્ટિગ્રેલ્સ વિશે વાત કરતા હતા ત્યારે આનો ઉપયોગ થતો હતો તેથી અહીં આ કન્વર્જન્સ આ ઈન્ટિગ્રલ ab1x apdx p1 માટે કન્વર્ઝ થાય છે અને જ્યારે આ p≥1 હોઈ ત્યારે વિચલન થાય છે આ કિસ્સામાં જ્યારે આપણે પ્રકાર 1 ના ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ ના ઈન્ટિગ્રલ ચર્ચા કરી રહ્યા હતા તે સંજોગોમાં જ્યારે આપણી પાસે p 1 હોય ત્યારે આ ઈન્ટિગ્રલ a1xpdx કન્વર્ઝ થાય છે અને p≤1 માટે આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે તેથી આ વિશિષ્ટ ફંકશન ના તુલનાત્મક કસોટી માટે આ બંને ઇન્ટિગ્રેલ્સ નો ફરીથી ઉપયોગ કરવામાં આવશે તેથી આ ફંક્શનો પર આવીને આપણી પાસે બીટા અને ગામા ફંકશન છે અને આ બીટા ફંક્શન ની વ્યાખ્યા આપણે અહીં Bmn01xm 11 xn 1dx ઉપયોગ માં લીધું છે જ્યાં આ m0n0 તેથી આપણે જોશું કે આ ઈન્ટિગ્રલ ફક્ત ત્યારે જ આ વેલ્યુ માટે કન્વર્ઝ થાય છે જ્યારે m અને n બંને સખત પોઝીટીવ હોય અને ત્યાં બીજું ફંક્શન છે જેને ગામા ફંક્શન કહેવાય છે તેથી ગામા એ આ ઈમપ્રોપર ઈન્ટિગ્રલ દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે તેથી 0e xxn 1dx અને આપણે એ પણ અવલોકન કરીશું કે આ ઈન્ટિગ્રલ પણ કન્વર્ઝ થાય છે જ્યારે n 0 હોઈ તેથી આ પર ફરીથી આવવું અહીં પ્રથમ ઈન્ટિગ્રલ Bmn01xm 11 xn 1dx m0n0 તેથી આ ઈન્ટિગ્રલ પ્રકાર 2 ના ઈમપ્રોપર ઈન્ટિગ્રલ પ્રકાર 2 નું ઈન્ટિગ્રલ છે કારણ કે જ્યારે x → 0 અથવા x → 1 હોય ત્યારે આ ઇન્ટિગ્રેંડ ઇન્ટિગ્રેંડ અનબાઉન્ડ થઈ જાય છે જો આ કિસ્સા માં xm 1 તેથી અહીં પાવર અહીં નેગેટીવ છે તો જ્યારે x → 0 અથવા જ્યારે x→1 તે કિસ્સા માં નેગેટીવ હોય ત્યારે આ અનબાઉન્ડ બનશે તેથી આ પ્રકાર 2 નું ઈમપ્રોપર ઈન્ટિગ્રલ હશે બીજા કિસ્સામાં તમારી પાસે 0 થી ∞ છે તેથી આ ઇન્ફિનિટી લિમિટ માં દેખાય છે તેથી આ ઈમપ્રોપર છે આ પ્રકાર 1 નું ઈમપ્રોપર ઈન્ટિગ્રલ છે સાથે સાથે તે પ્રકાર 2 ના પ્રોપર ઈન્ટિગ્રલ માં હોઈ શકે છે કારણ કે આ xn 1 અને જો આ n 1 નેગેટીવ તે કિસ્સામાં જ્યારે x → 0 ઇન્ટિગ્રેંડ અનબાઉન્ડ થઈ જશે તો આ એક મિશ્રિત પ્રકારનું ઇન્ટિગલ છે અથવા અગાઉના વ્યાખ્યાન માં ઉપયોગમાં લેવાતા અમારા સૂચનો મુજબ પ્રકાર 3 ઇન્ટિગ્રલ્સ છે તેથી આપણે આજે અગાઉના વ્યાખ્યાનોથી પ્રાપ્ત કરેલા જ્ઞાન ના આધારે આ ઇન્ટિગ્રેલ્સ ના કન્વર્ઝન પર ચર્ચા કરીશું તેથી અહીં બીટા ફંક્શન નું કન્વર્ઝન છે અને જ્યારે mn≥1 ત્યારે આપણે પહેલા કિસ્સા પર વિચાર કરીશું તેથી આ કિસ્સામાં અહીં શું થઈ રહ્યું છે m અને n તેથી x માટે આ પાવર પોઝીટીવ છે અને 1 xn 1 માટે પણ કારણ કે n પણ 1 થી વધુ કે બરાબર કે છે કે પાવર પણ પોઝીટીવ છે તેથી આ બંને કિસ્સામાં જ્યારે આ m અને n સખત 1 કરતા વધારે હોય છે ત્યારે આપણે જોઈએ છીએ કે ઇન્ટિગ્રેન્ડ અનબાઉન્ડ ફંક્શન નથી તેથી આ ઈન્ટિગ્રલ ખરેખર એક પ્રોપર ઈન્ટિગ્રલ ઈન્ટિગ્રલ છે અને આપણે ઈમપ્રોપર ઇન્ટિગલ્સના કન્વર્જન્સ વિશે ચર્ચા કરવાની જરૂર નથી તેથી આ કિસ્સા માટે આ વિશેષ કિસ્સો છે અને આ ઈન્ટિગ્રલ પ્રોપર ઈન્ટિગ્રલ છે અને તેથી તે કન્વર્જન્ટ છે તેથી અહીં રસપ્રદ કિસ્સો છે જ્યારે mn1 તેથી આ કિસ્સામાં જ્યારે બંને mn1 તો અહીં આ છે m 1 અને અહીં n 1 તેથી આ પાવર નેગેટીવ બનશે અને તે કિસ્સામાં આપણી પાસે પ્રકાર 2 નું ઈમપ્રોપર ઈન્ટિગ્રલ છે કારણ કે ઈન્ટિગ્રેન્ડ અનબાઉન્ડ થઈ રહ્યું છે તેથી હવે આપણે આનો વિચાર કરીશું તેથી આપણે બે ભાગ કરીશું કારણ કે જ્યારે x → 0 ની સાથે સાથે જ્યારે x → 1 આ ટર્મ ને કારણે આપણને બંને છેડે સમસ્યા છે તેથી આપણે આ ઈન્ટિગ્રલ ને બે ભાગોમાં વિભાજીત કરીશું 01xm 11 xn 1dx0cxm 11 xn 1dx⏟I1c1xm 11 xn 1dx⏟I2 તેથી ચાલો આપણે આ I1અને I2 ને રજું કરીએ કારણ કે હવે તમે આ બંને ઇન્ટિગ્રેલ્સ ના કન્વર્જન્સ ને અલગ થી ચર્ચા કરશો અને આ xm 1 ટર્મ ના કારણે આ પ્રથમ કિસ્સામાં આ ઈન્ટિગ્રલ ઈમપ્રોપર બની રહ્યું છે અને બીજા કિસ્સામાં 1 xn 1 જેમ x→1 ને કારણે આ ઈન્ટિગ્રલ ઈમપ્રોપર બની રહ્યું છે તો ચાલો આપણે એક પછી એક ચર્ચા કરીએ તેથી પ્રથમ કિસ્સામાં આપણે આ I10cxm 11 xn 1dx લઈશું અને આપણે આ f લઈએ છીએ આ ઈમપ્રોપર ઈન્ટિગ્રલ ના ઇન્ટિગ્રેન્ડ ને xm 11 xn 1 તરીકે લઈએ છીએ અને હવે સરખામણી માટે આપણે બીજું ફંકશન લેવાનું છે તેથી આપણે અહીં g માનીએ છીએ કારણ કે સમસ્યા સ્પષ્ટ છે કે આપણી પાસે આ ઈન્ટિગ્રેન્ડ જેમ x → 0 છે તેથી સમસ્યા અહીં છે જ્યારે x → 0 તે x → 0 ની જેમ કોઈ અનબાઉન્ડનેસ બનાવી રહ્યું નથી તેથી આ અહીં ફંક્શન નો આ ફંક્શન નો ભાગ છે જે ખરેખર આ ઇન્ટિગ્રેન્ડ ને અનબાઉન્ડ બનાવી રહ્યું છે તેથી x → 0 તરીકે આ ફંક્શન ની બીહેવીઅર આ xm 1 માંથી લેવામાં આવશે અને તે જ કારણ છે કે આપણે અહીં આ gx1x1 m પસંદ કર્યા છે તેથી આપણે આ g લીધો છે અને હવે તમે રેશીયો લેશો જેથી આ જે તેને અનબાઉન્ડ બનાવી રહ્યું છે તે રદ થઈ જશે અને તમને તે કિસ્સામાં થોડી ફાયનાઈટ લિમિટ મળશે તેથી જો આપણે તે લિમિટ f x લઈએ તો બરાબર છે તેથી આપણે હવેx→0 લઈએ છીએ અને આ f g તેથી આ લિમિટ અહીં લઈ રહ્યા છીએ આ આ x→0x1 mxm 11 xn 11 ની બરાબર છે અને જ્યારે લિમિટઓ લેતી વખતે તેથી આ રદ થાય છે અને જ્યારે x → 0 ની લિમિટ લેતા હોઈએ છીએ તેથી આપણને આ 1 મળશે તેથી આ લિમિટ અહીં આ f g નો રેશીયો 1 મળે છે અને પછી તુલનાત્મક કસોટી માંથી આપણે પહેલાની સ્લાઇડ્સ માં હમણાં જ સમીક્ષા કરી છે આપણે જાણીએ છીએ કે આ ઈન્ટિગ્રલ આ ઈમપ્રોપર ઈન્ટિગ્રલ ની બીહેવીઅર આ gx ફંક્શન ઉપરના ઈન્ટિગ્રલ વર્તન જેવી જ હશે તેથી g ફંકશનનું આપણું ઈન્ટિગ્રલ શું છે આ એક0c1x1 mdx છે આ તે કસોટી ઈન્ટિગ્રલ છે જેની આપણે ચર્ચા કરી છે અને આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે જ્યારે આ 1 m1 જેથી તેનો અર્થ m0 તેથી આ આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે અને m0 અને અહીં આપણે નિષ્કર્ષ પર લઈશું કે ફરીથી કસોટી ઇન્ટિગલ કન્વર્ઝ થાય છે જ્યારે આ 1 m1 એટલે અર્થ આ m0 અને આપણે પણ વિચલન વિશે જાણીએ છીએ તેથી જ્યારે આ 1 m≥1 નો અર્થ આ m≤0 થાય છે ત્યારે આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે તેથી આપણે અહીં આ કસોટી ઇન્ટિગલ નું કન્વર્ઝન અને વિચલન વર્તન જાણીએ છીએ તેથી આ કસોટી ઈન્ટિગ્રલ હતું અને આ કસોટી ના ઈન્ટિગ્રલ વર્તન અને આપેલ ઇન્ટિગલ સમાન છે કારણ કે આ રેશીયો અચળ આવે છે તેથી તુલનાત્મક કસોટી મુજબ આપણું ઈન્ટિગ્રલ I1પણ કન્વર્ઝ થશે જ્યારે m0 અને તેનું વિચલન થઈ જશે જ્યારે m≤0 તેથી ઈન્ટિગ્રલ I1 વિશે હવે અહીં નિષ્કર્ષ શું છે તેથી જ્યારે આપણી પાસે આ m0 છે અને જ્યારે m1 છે ત્યારે આપણે કોઈ કિસ્સાની વિચારણા કરી રહ્યા છીએ તેથી જો આ 0m1 ઇન્ટિગલ કસોટી ઇન્ટિગલ કન્વર્ઝન થાય છે અને જ્યારે m≤0 થાય છે ત્યારે આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે હવે બીજા ઇન્ટિગલ પર આવીશું કારણ કે આપણે મૂળ ઇન્ટિગલ ને બે ભાગમાં તોડી નાખ્યું છે તેથી આ બીજો ઈન્ટિગ્રલ I2c1xm 11 xn 1dx છે અને આ કિસ્સામાં ફરીથી આપણેઆ ઇન્ટિગ્રેન્ડ ને આ f ફંક્શન તરીકે લઈએ છીએ અને હવે આ કિસ્સામાં યાદ રાખો હવે વર્તન આ દ્વારા જેમ x → 1 તરીકે સંચાલિત થાય છે કારણ કે આ n 1 નેગેટીવ છે અને આ ફંક્શન નો આ ભાગ આ ઈન્ટિગ્રલ વિચલન ને આ અનબાઉન્ડ બનાવી રહ્યો છે તેથી આ 1 n છે જ્યારે x → 1 છે તેથી આ ફંક્શન માં આ ટર્મ છે તેથી તે મુજબ હવે આપણે ફરીથી આપણી gપસંદ કરીશું તેથી આપણું gx11 x1 n તેથી આ g રાખીને હવે આપણે આ લિમિટની ગણતરી પહેલાની જેમ કરીશું તેથી આx→1 fxg ની ગણતરી કરીશું તેથી અહીં આ લિમિટ fxg ચોક્કસપણે આ છે તેથી 1 x1 n અંશ પર જશે અને આ અહીં f છે તેથી ફરીથી આ ટર્મ રદ થશે અને આ આપણી પાસેxm 1 છે તેથી x → 1 તેથી ફરીથી આપણે સમાન પરિણામ મેળવી રહ્યા છીએ જે અગાઉ હતું તેથી આ x→1 અને હવે આ ઈન્ટિગ્રલ નું વર્તન પણ આપણે આ ઈમપ્રોપર ઈન્ટિગ્રલ ના વર્તનમાંથી આ કસોટી ઈન્ટિગ્રલ માટે નિસ્કર્ષ આપી શકીએ છીએ તેથી આ અહીં આપણું કસોટી ઈન્ટિગ્રલ હતું 0c11 ndx અને આ કન્વર્ઝ થાય છે જ્યારે 1 n1નો અર્થ થાય છે n 0 અને આ વિચલન થાય છે જ્યારે 1 n≥1 અહીં તેનો અર્થ થાય છે n≤0 તેથી ઈન્ટિગ્રલ ના આ ભાગમાં પણ આ બીહેવીઅર છે કે જ્યારે 0 n 1 ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે અને જ્યારે n≤0 થાય છે ત્યારે આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે આપણી પાસે અન્ય એક માટે સમાન પરિણામો હતા પરંતુ તે સ્થિતિ m પર હતી તેથી આ બંનેને જોડીને આપણે જે મેળવીએ છીએ તે આપણું બીટા ફંક્શન જે 01xm 11 xn 1dx હતું અને આને બે ભાગમાં લેવામાં આવ્યો હતો અને આપણે કન્વર્ઝન માટે દરેકની અલગથી ચર્ચા કરી છે તેથી આ ઈન્ટિગ્રલ mn0 માટે કન્વર્ઝ થાય છે અને કોઈપણ મૂલ્ય તેઓ લઈ શકે છે કારણ કે આપણે પહેલાથી જ આ કન્વર્ઝન અંગે ચર્ચા કરી છે અને વિચલન માટે જો mn≤0 તે કિસ્સામાં આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે તેથી જ્યારે પણ આપણે આ બીટા આ બીટા ફંકશન લઈશું ત્યારે આપણે આ mn0 માની લઈશું કારણ કે જ્યારે આ 2 m અને n એ 0 કરતા ઓછા હોય બરાબર હોઈ ત્યારે ઈન્ટિગ્રલ વિચલન થાય છે હવે અમે ગામા ફંક્શન ના કન્વર્જન્સ ની ચર્ચા કરીશું જે n0e xxn 1dx છે અને અહીં આપણે આ તારણ કાઢશું કે આ અસ્તિત્વમાં છે જ્યારે n 0 તેથી આપણે તે કિસ્સો ધ્યાનમાં લઈએ છીએ જે n≥1 છે અને આ કિસ્સામાં ઈન્ટિગ્રેન્ડ બાઉન્ડેડ છે તેથી આપણે ફરીથી બે ભાગમાં લઈ જઈશું આ ઈન્ટિગ્રલ એક 0x≤a છે અને પછી અન્ય a→∞ છે તેથી જ્યારે આપણે 0 થી a લઈએ ત્યારે પ્રથમ ઈન્ટિગ્રલ જેથી આનો અર્થ થાય 0e xxn 1dx0ae xxn 1dxae xxn 1dx તેથી આ ભાગ અહીં છે જ્યારે n એ 0 કરતા વધારે કે બરાબર છે તેથી n n એ 0 કરતા વધારે કે બરાબર છે એટલે કે આમાં કોઈ સિનગ્યુલારીટી નથી આ ભાગને લીધે અહીં કોઈ અનબાઉન્ડ્નેસ આવતી નથી અને આ અહીં e xસરસ છે તેથી તેનો અર્થ છે કે આ ઈન્ટિગ્રેન્ડ હવે 0ae xxn 1dx માં બાઉન્ડેડ છે અને અન્ય ભાગો તેથી આપણે બીજા ઈન્ટિગ્રલ નું કન્વર્જન્સ ચકાસીશું જે ∫ae xxn 1dx છે કારણ કે અહીં આપણી પાસે હવે આ ઇન્ફિનિટી સમસ્યા છે આ કિસ્સામાં પણ જ્યારે n 1 તેથી આપણે કિસ્સો n 1 પર વિચારણા કરી રહ્યા છીએ અને હવે આ ઇન્ફિનિટી ને કારણે આપણી પાસે પ્રકાર 1 નું આ ઈમપ્રોપર ઈન્ટિગ્રલ છે અને આપણે કન્વર્ઝન માંથી પસાર થઈશું તેથી અહીં આ એક ઇન્ટિગ્રેંડ fxe xxn 1 છે અને આ ફંક્શન ની આ બીહેવીઅર ના આધારે જે અહીં x હોવાને કારણે x→∞ છે આપણે આ g ને ધ્યાનમાં લઈશું અથવા ચાલો આપણે આ gx1x2અથવા 1xpp1 માનીશું p 1 જે કંઈપણ આપણે 1x2અથવા 1xpp1 લઈ શકીએ છીએ તેનું કારણ શું છે તેથી જો આપણે આ fxgx xn1ex 0 લઈએ તો આપણે અહીં શું મેળવીશું આપણી પાસે x પાવર છે ધારો કે આપણે આ x2 લીધું છે તેથી આ x નો વર્ગ અહીં xn 1 થી ગુણાકાર થશે તેથી આપણી પાસે xn1ex છે કારણ કે ક્યાં તો આપણે અહીં xp લઈએ છીએ તેથી તે કિસ્સામાં આ n 1 p હશે અને તેનો વાંધો નથી તેથી અહીં આપણી પાસે તે કિસ્સામાં પણ થોડી X પાવર પોઝીટીવ છે તેથી હવે આ લિમિટ આપણે જાણીએ છીએ કે આ એક્પોનેંશીયલ ફંક્શન ની બીહેવીઅર આ છે આ a ઝડપથી વિકસિત ફંક્શન છે પછી x પાવર જે પણ પોઝીટીવ પાવર આપણી પાસે છે તેથી આ લિમિટ અહીં છે કારણ કે આ exઆ એક કરતા વધુ ઝડપ થી x→∞ સુધી વધશે તેથી આ લિમિટ 0 ની હશે આપણી પાસે જે પણ પોઝીટીવ પાવર છે તે આ લિમિટ 0 હશે તેથી ઉદાહરણ તરીકે જો તમે xp લો તો આ લિમિટ xn 1pex બની જશે તેથી આ ફરીથી છે તેથી આપણી પાસે અહીં n≥1 છે તો આ 0 થી વધારે કે બરાબર છે અને અહીં આપણી પાસે p 1 છે તેથી આ કિસ્સામાં પણ આપણી પાસે આ પાવર 1 કરતા વધારે છે તેથી આ પાવર x અહીં કોઈ પણ સંજોગોમાં 1 કરતા વધારે છે અને તે જ દૃશ્ય થશે કે જ્યારે આપણે x→∞ લઈશું ત્યારે લિમિટ હશે 0 અને હવે આપણી પાસે તુલનાત્મક કસોટી છે જ્યારે આ x પછી લિમિટ 0 ની પાસે જઇ રહી છે તેનો અર્થ છે કે આ g આ f ફંકશન કરતા ઝડપથી વધી રહ્યો છે અને આ આપણો g અહીં 1x2 છે તેથી જો આ g ઇન્ટિગલ g કન્વર્ઝ થાય છે તો પછી આપણે નિષ્કર્ષ લઈ શકીએ છીએ કે f પણ કન્વર્ઝ કરશે કારણ કે આ ગુણોતર થી જો આપણને આ 0 મળે છે અને તે તુલનાત્મક કસોટી માં એક કિસ્સો હતો જો આ g નો અર્થ અહીં છે કે g અહીં ઝડપથી વિકસી રહ્યો છે અથવા અહીં ઝડપથી અનબાઉન્ડ થઈ રહ્યો છે અથવા જ્યારે x એ ∞ ની નજીક આવે છે હવે f ફંકશન કરતા ઝડપથી વધી રહ્યું છે અને જો આ g નું ઇન્ટિગલ કન્વર્ઝ થાય છે તો પછી આ f નું ઇન્ટિગલ પણ કન્વર્ઝ થઈ જશે તેથી અહીં n≥1 માટે n કન્વર્ઝ કરે છે કારણ કે આ ઈન્ટિગ્રલ g એ ઈન્ટિગ્રલ ઉપર નું g ઈન્ટિગ્રલ a1xpdx આ કન્વર્ઝ થાય છે જ્યારે p 1 તેથી આપણે આ g લઇને જોયું છે કે આ રેશીયો અહીં 0 છે અને પછી જો આ g કન્વર્ઝ થાય છે તો પછી f ઉપરના ઇન્ટિગલ પણ કન્વર્ઝ થાય છે એટલે કે ઇન્ટિગલ અથવા Γ કન્વર્ઝ થાય છે તેથી અહીં Γ એ n≥1 માટે કન્વર્ઝ થાય છે કારણ કે આ Γ આપણી પાસે બે ઈન્ટિગ્રલ છે એક 0 થી a હતું જે કોઈપણ આર્બીટરી a માટે કન્વર્ઝ થાય છે અને બીજું એક આપણે હમણાં જ કસોટી કર્યું છે કે આ ઈન્ટિગ્રલ પણ કન્વર્ઝ થાય છે જ્યારે પણ આપણી પાસે આ n≥1 હશે તેથી તમારે એક કિસ્સા ની જરૂર છે જે આપણે આ કન્વર્ઝન્સ n≥1 કિસ્સા માટે મળી છે હવે આપણે બીજા કિસ્સા પર વિચાર કરીશું જે 0 n 1 છે જ્યારે 0 n 1 છે તેથી આ કિસ્સામાં આપણી પાસે આ ઈન્ટિગ્રલ છે તેથી ફરીથી આપણે 0 થી a અને a થી લઈ લીધું છે 0e xxn 1dx0ae xxn 1dxae xxn 1dx તેથી પાછલા અધ્યયનના આધારે ફરીથી આ સમાન કારણોને કન્વર્ઝ કરે છે જે આપણે અહીં સમાન આરગ્યુમેન્ટ નો ઉપયોગ જે પહેલા ઉપયોગ કર્યો છે તે જ આપણે આ ફંકશન પસંદ કરીશું અને ફરી અહીં જ્યારે 0 n 1 તે જ લિમિટ તમને 0 મળશે અને આ ઈન્ટિગ્રલ g કન્વર્ઝ થાય અન્ય એક પણ કન્વર્ઝ થશે તેથી તે કિસ્સામાં બીજા ઈન્ટિગ્રલ કન્વર્ઝ સાથે અને હવે આપણે બીજા ઈન્ટિગ્રલ 0ae xxn 1dx માટે કસોટી કરીશું કારણ કે જ્યારે 0 n 1 છે આપણી પાસે આ x પાવર નેગેટીવ છે તેથી આને કારણે જ્યારે x એ 0 સુધી પહોંચે છે ત્યારે આપણે અનબાઉન્ડ ફંક્શન મેળવી રહ્યા છીએ આનો અર્થ એ પ્રકાર 2 ઈમપ્રોપર ઇન્ટિગલ છે તેથી આના કન્વર્જન્સ ને ધ્યાનમાં લઈએ આપણે આ fxe xxn 1 લઈએ ફરીથી એક સમાન પ્રક્રિયામાં લઈએ છીએ અને g કારણ કે આ ફંકશન આ gxxn 1 ના કારણે અનબાઉન્ડ થઈ રહ્યું છે તેથી આપણે આ gxxn 1 લઈશું અને જો આપણે આ લિમિટ લઈએ x એ a ની નજીક જાય છે જ્યારે x એ 0 ની નજીક આવે છે હકીકતમાં નહીં કારણ કે અહીં સમસ્યા 0 ની નજીક આવે ત્યારે છે તેથી e0 તેથી જ્યારે x એ 0 ની નજીક આવે છે તો આપણે x એ 0 ની નજીક જાય છે કારણ કે ઇન્ટિગ્રેન્ડ અનબાઉન્ડ થઈ રહ્યું છે જ્યારે x એ 0 નજીક આવી રહ્યો છે તેથી જ્યારે આપણે x એ 0 ની નજીક આવે તેથી e0 અને આ 1 બને છે જે 0 ની બરાબર નથી તેથી આ અહીં 1 છે તેથી આ લિમિટ 1 થવાની છે અને જે 0 ની બરાબર નથી તેથી અહીં આ ફંકશન ની બીહેવીઅર આ ફંકશન ની બીહેવીઅર જેવી જ હશે fxgx e x 1≠0 તેથી હવે આપણે જાણીએ છીએ કે આ ફંકશન અહીં 1x1 n છે તેથી આ g પર નું ઇન્ટિગલ 0 થી 1 છે અને કન્વર્ઝ થાય છે જ્યારે પણ આ 0n1 આ ઇન્ટિગલ કન્વર્ઝ થાય આપણે આ કસોટી ઇન્ટિગલ જાણીએ છીએ અને આના આધારે આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે આપણું ગામા ઇન્ટિગલ પણ કન્વર્ઝ થાય છે કારણ કે તેઓ આ જ ઈન્ટિગ્રલ વર્તન કરશે જો કન્વર્ઝ નું આ ઈન્ટિગ્રલ અન્ય એક પણ કન્વર્ઝ થાય જો આ વિચલન થાય છે તો આ લિમિટ એક ને કારણે અન્ય એક પણ વિચલન પાડશે તેથી આ કિસ્સામાં આ ઈન્ટિગ્રલ ફરી કન્વર્ઝ થાય છે જ્યારે આ 0 n 1 છે 0a1x1 ndxકન્વર્ઝconvergesથાય 0n1 માટે⟹Γn કન્વર્ઝ converges થાય 0n1 માટે તેથી હવે ત્રિજો કિસ્સો આપણે ચર્ચા કરીશું જ્યારે n≤0 તેથી તેથી n≤0 તેથી તે કિસ્સો છે લેફટ કિસ્સો 3 થી આ કિસ્સામાં 0e xxn 1dx0ae xxn 1dxae xxn 1dx અને આપણે કન્વર્ઝન વિશે અલગથી ચર્ચા કરીશું તેથી આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે જે આપણે પહેલા જોયું છે જ્યારે આપણી પાસે છેae xxn 1dx કારણ કે આપણે આને હવે આ fxe xxn 1માટે લઈએ છીએ આપણે આ ફંક્શન f લઈએ છીએ અને gxxn 1 તેથી જ્યારે n નેગેટિવ હોય તેથી આ અનબાઉન્ડ થઈ રહ્યું છે અને ફરીથી આપણે આ લિમિટ x એ 0 ની નજીક પહોંચવા જેટલી લેવી પડશે તેથી જ્યારે આપણે આ લિમિટ ને x જાય x જાય છે 0 તરફ તેથી આ કિસ્સામાં ફરીથી મને અહીં નિર્દેશ કરવા દો આ જમણી બાજુથી x એ 0 ની નજીક છે અને આ કિસ્સામાં પણ આ e0 એ 1 હશે જે 0 ની બરાબર નથી તેથી આપણી પાસે ફરીથી તે જ સ્થિતિ છે કે જો આ ઈન્ટિગ્રલ જો આ ઈન્ટિગ્રલ g પરનું ઉપર આ ઈન્ટિગ્રલ અને આ ઈન્ટિગ્રલ 0a1x1 ndx અહીં તેઓ બરાબર એ જ રીતે વર્તન કરશે અને તે અહીં જોઇ શકાય છે તેથી આપણી પાસે 0a1x1 ndx છે અને આ ઇન્ટિગલ વિચલન થાય છે જ્યારે n≤0 કારણ કે જ્યારે n એ 0 કરતા ઓછો બરાબર છે આપણી પાસે આ ઈન્ટિગ્રલ 1 વત્તા કંઈક છે તેથી આ ઇન્ટિગલ વિચલન થશે કારણ કે જ્યારે1 n એ 1 કરતા ઓછું હોય ત્યારે આ ઈન્ટિગ્રલ કન્વર્ઝconverges થાય છે પરંતુ આ કિસ્સામાં આ પાવર અહીં જ્યારે n નેગેટિવ છે તે 1 થી વધુ બરાબર હશે અને તે કિસ્સામાં આ ઇન્ટિગલ નું વિચલન થશે અને તેથી ઈન્ટિગ્રલ 0ae xxn 1dx પણ વિચલન પામશે તેથી આપણી પાસે આ Γ છે જે તે જ્યારે n≤0 હોઈ ત્યારે વિચલન થાય છે તેથી આપણે n માટેની બધી શક્યતાઓ પર વિચાર કર્યો છે અને 0 થી ઓછા બરાબર અને 0 અને 1 ની વચ્ચે અને 1 થી વધુ તેથી તે કિસ્સામાં આ એક સિવાય અન્ય કે આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે પરંતુ જ્યારે n≤0 થાય છે ત્યારે આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય આ કારણને કારણે થાય છે જે આપણે અહીં સમજાવી દીધું છે અને હવે તે હવે નિષ્કર્ષ છે તેથી આ બંને ઈન્ટિગ્રલ આ n બીટા તેમની પાસે કન્વર્જન્સ સમસ્યાઓ છે અને આ પાવર ને આધારે અહીં તેથી આ Γ ના કિસ્સામાં જ્યારે પણ n પોઝીટીવ હોય છે ત્યારે આ કન્વર્ઝ converges છે અને બીજો એક mn પોઝિટિવ માટે પણ કન્વર્ઝ converges છે તેથી નિષ્કર્ષ પર આવી આપણે આ બીટા ફંકશન છે01xm 11 xn 1dx જે mn0 માટે કન્વર્ઝ છે અને જ્યારે mn≤0 માટે વિચલન થાય છે અને આ ગામા ફંક્શન 0e xxn 1dx અને આપણી પાસે અહીં સમાન પરિસ્થિતિ છે કે તે કન્વર્ઝ થાય છે જ્યારે n 0 અથવા જ્યારે n≤0 માટે વિચલન થાય છે તેથી હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે આ બીટા અને ગામા ફંક્શન ના કેટ્લાક સરસ ગુણધર્મો જોશું વિશેષ ફંકશન ઇવેલ્યુએશન પણ જોશું તેથી આ સંદર્ભો છે જે આપણે આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને ખૂબ ખૂબ આભાર